તેથી આપણે છેલ્લે VLSI ફિઝિકલ ડિઝાઇન પર 12 મા સપ્તાહના લાંબા કોર્સના અંતે આવ્યા છીએ તેથી છેલ્લા 12 સપ્તાહમાં આપણે ઘણાં મુદ્દાઓ VLSI ફિઝિકલ ડિઝાઇન પર ઘણાં પાસાઓ અને ત્યાં પડકારવામાં આવેલા કેટલાક પડકારો જોયા છે તેથી અહીં આ છેલ્લા લેકચરમાં હું છેલ્લા 12 અઠવાડિયામાં જે પણ જોયું તેનો સારાંશ આપવાનો પ્રયત્ન કરીશ તેથી આપણે તમે અત્યાર સુધી જોયેલા કોર્સના કુલ કવરેજનો સારાંશ આપીએ છીએ તેથી જો તમને યાદ હોય કે પ્રથમ સપ્તાહ દરમિયાન આપણે ડિઝાઇન ઓટોમેશન ના કેટલાક મૂળભૂત ખ્યાલો પર ધ્યાન આપ્યું છે અને આપણે કેવી રીતે ડિઝાઇનનું પ્રતિનિધિત્વ કરી શકીએ છીએ તો પછી આપણે સ્ટાન્ડર્ડ સેલ સેમિકસ્ટમ ફુલ કસ્ટમ વગેરે જેવી વિવિધ ડિઝાઇન શૈલીઓ પર ધ્યાન આપ્યું આપણે વારંવાર ઉલ્લેખ કર્યો છે કે VLSI ફિઝિકલ ડિઝાઇનમાં ઘણા પગલાં છે જે વાસ્તવમાં ઉપયોગમાં લેવાતી ડિઝાઇન શૈલી પર ખૂબ નિર્ભર છે તેથી જો તમે ઉદાહરણ તરીકે સ્ટાન્ડર્ડ સેલ ડિઝાઇન શૈલીનો ઉપયોગ કરો છો જે સૌથી વધુ પ્રબળ છે તો કેટલાક કાર્યો ખૂબ સરળ બની જાય છે કારણ કે તમારી ટોપોલોજી અથવા ગોઠવણી અથવા તમારા સર્કિટનું માળખું ખૂબ નિયમિત બની જાય છે અને આપણે વિવિધ પગલાંઓ પર પણ જોયું જે ભૌતિક ઓટોમેશનમાં અનુસરવા માટે જરૂરી છે હવે આ બીજા સપ્તાહ દરમિયાન આપણે VLSI ફિઝિકલ ડિઝાઇન માટે જરૂરી કેટલાક પ્રારંભિક પગલાંઓ જોયા જેમ કે સર્કિટ પાર્ટીશન એ પ્રથમ પગલું હતું જેના વિશે આપણે વાત કરી હતી તેથી જ્યારે મોટી ડિઝાઇનને નાના ટુકડાઓમાં વહેંચવામાં આવે છે પછી આ પાર્ટીશનો અથવા બ્લોક્સ માટે કામચલાઉ ફ્લોરપ્લાન બનાવે છે તો પછી આ બ્લોક્સ કેવી રીતે મૂકવાતેનો અર્થ એ કે ચોક્કસ આકારો અને કદ અને પિનનું સ્થાન નક્કી થયા પછી તેથી તેમને કેવી રીતે મૂકવું તેથી આપણે આ સંદર્ભે વિવિધ અલ્ગોરીધમ જોયા અને આપણે આ ચોક્કસ ડિઝાઇન શૈલી સંબંધિત વિવિધતાઓને પણ ધ્યાનમાં લીધી જે આપણાં નિર્ણયને અસર કરી શકે છે કે કયા અલ્ગોરિધમ નો ઉપયોગ કરવો જોઈએ તેથી ત્રીજા સપ્તાહ દરમિયાન આપણે રાઉટિંગ એલ્ગોરિધમ્સ વિશે વાત કરી ખાસ કરીને આપણે ગ્રીડ રાઉટિંગ સમસ્યાઓ વિશે વાત કરી તેથી આપણે લીસ અલ્ગોરીધમ Lee's algorithms હેડલોક અલ્ગોરીધમ વિવિધ લાઇન સર્ચ અલ્ગોરીધમ જેવા અલ્ગોરિધમ્સ વિશે વાત કરી અને વૈશ્વિક રાઉટિંગ સમસ્યા વિશે પણ વાત કરી જેથી આપણે તેને વિવિધ પ્રકારના ડેટા સ્ટ્રક્ચર્સનું પ્રતિનિધિત્વ કેવી રીતે કરી શકીએ અને કેટલાક અલ્ગોરિધમ્સ જે વપરાયેલ ચોથા સપ્તાહ દરમિયાન આપણે વિગતવાર રાઉટિંગ સમસ્યા અને વિવિધ ઉકેલો ખાસ કરીને ચેનલ રાઉટિંગ અલ્ગોરિધમ્સ જોયા આપણે ચર્ચા કરી અને પછી આપણે ઘડિયાળની ડિઝાઇનના ખૂબ જ મહત્વના મુદ્દાઓ અને ત્યાં આવતા વિવિધ સમયના મુદ્દાઓ પર આપણી ચર્ચા શરૂ કરી તેથી આપણે સપ્તાહ 5 માં આપણી ચર્ચા ચાલુ રાખી જ્યાં આપણે ક્લોક નેટવર્ક કેવી રીતે ડિઝાઇન કરવું એચ ટ્રી એક્સ ટ્રી મીનની અને મધ્યવર્તી પદ્ધતિ વગેરે જેવા વિવિધ ક્લોક રાઉટિંગ આર્કિટેક્ચર વિશે વાત કરી અને આપણે ઘડિયાળના વૃક્ષની ડિઝાઇનની વિવિધ પદ્ધતિઓ પર ધ્યાન આપ્યું અને ક્લોક સ્ક્યુ ને ઘટાડવા માટે જે પ્રકારના હાઇબ્રીડ અભિગમો અપનાવવામાં આવે છે કારણ કે આપણે કહ્યું હતું કે જ્યારે તમે ઘડિયાળ નેટવર્ક ડિઝાઇન કરો છો ત્યારે આ ખૂબ મહત્વનું છે મુખ્ય ઉદ્દેશ ટર્મિનલ પોઇન્ટ સુધી શક્ય તેટલી ક્લોક સ્ક્યુ ઓછી કરવી છે અને અલબત્ત તમે પાવર સપ્લાય કનેક્શન્સ પાવર અને ગ્રાઉન્ડને કેવી રીતે રૂટ કરવું તે પણ જોયું પછી આપણે સમય સંબંધિત મુદ્દાઓ પર આગળ વધ્યાસપ્તાહ 6 માં આપણે સમય બંધ કરવાની સમસ્યાના કેટલાક પરિચય સાથે શરૂઆત કરી પછી આપણે સ્લેક એનાલિસિસ ના ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દાને સુસ્ત વિશ્લેષણ સંબંધિત સમસ્યાઓ અને ક્રીટીકલ પાથ ને કેવી રીતે ઓળખવા તે જોયું આપણે એવા માર્ગોને યાદ કરીએ છીએ કે જેમાં નકારાત્મક સ્લેક્સ હોય છે તેમને ડિઝાઇનમાં ક્રીટીકલ પાથ તરીકે ગણવામાં આવે છે જ્યાં શક્ય હોય ત્યાં બિનજરૂરી ગણતરીઓ દૂર કરવા માટે ખોટા રસ્તાઓ અને છેલ્લે આપણે ટાયમીંગ ડ્રીવન પ્લેસમેન્ટ તકનીકો પર ધ્યાન આપ્યું જે પ્લેસમેન્ટ તકનીકોની કેટલીક શુદ્ધિકરણ છે જેની આપણે અગાઉ વાત કરી હતી જ્યાં સમય મુદ્દાઓ એલ્ગોરિધમ્સમાં પણ સમાવિષ્ટ છે પછી આપણે સમય સંચાલિત રાઉટિંગ તકનીકો વિશે વાત કરી અને આ વિવિધ ભૌતિક સંશ્લેષણ તકનીકો દ્વારા અનુસરવામાં આવી જ્યાં આપણે અમારા નેટલિસ્ટ્સમાં કેટલાક ફેરફારો કરી શકીએ જેથી સમયની કેટલીક જરૂરિયાતો અથવા સમય સુધારણા જે જરૂરી હોય તે પૂરી કરી શકે તેથી આપણે ગેટ સાઇઝિંગ બફર્સ રજૂ કરવા નેટલિસ્ટ્સનું પુનર્ગઠન કરવા વિશે વાત કરી અને છેવટે આપણે કહેવાતા પરફોર્મન્સ આધારિત ડ્રાઇવ ફ્લો પર જોયું તેથી ડિઝાઇનના વિવિધ તબક્કાઓ દરમિયાન આ કામગીરી સંબંધિત મુદ્દાઓ અથવા સમય સંબંધિત મુદ્દાઓને કેવી રીતે સમાવી શકાય છે અને પછી આપણે સમય ઓપ્ટિમાઇઝેશનના વિવિધ અભિગમો પર જોયું તેથી સપ્તાહ 8 માં આપણે એકબીજા સાથે જોડાયેલા અને લેઆઉટ સંબંધિત મુદ્દાઓ જોયા જેમ કે આપણે ઇન્ટરકનેક્ટને કેવી રીતે મોડેલ કરીએ છીએ તેથી આપણે આ ઇન્ટરકનેક્શન લાઇનોના વિલંબનો અંદાજ કેવી રીતે લગાવીએ છીએ તેથી એલ્મોર વિલંબ મોડેલ લમ્પ્ડ આરસી મોડેલો વિવિધ મોડેલો આપણે ત્યાં ચર્ચા કરી હતી તેથી આપણે ડિઝાઇન નિયમ તપાસ અને કેટલાક ડિઝાઇન નિયમો લેમ્બડા આધારિત ડિઝાઇન નિયમો અને એકવાર આ નિયમો ઘડવામાં આવ્યા છે તે વિશે પણ વાત કરી હતી જેથી આ ડિઝાઇન નિયમોનું પાલન થાય છે કે તેમનું ઉલ્લંઘન થાય છે કે નહીં તે સાધન આપમેળે કેવી રીતે ચકાસી શકે છે આપણે લેઆઉટ કોમ્પેક્શન તકનીકો વિશે વાત કરી જે ફરીથી આ ડિઝાઇન નિયમો પર આધારિત છે તેથી આ કેટલાક ફાઇનર એડજસ્ટમેન્ટ્સ છે આપણે કહેવાતા ટેપઆઉટ કરતા પહેલા લેઆઉટ પૂર્ણ થયા પછી કરીએ છીએ આપણે લેઆઉટને કોમ્પેક્ટ કરવાનો પ્રયાસ કરીએ છીએ આપણે કેટલાક વિઝ્યુઅલ ઇન્સ્પેક્શન કરવાનો પ્રયાસ કરીએ છીએ જો ડિઝાઇન નિયમો સંતુષ્ટ છે કે નહીં જો ત્યાં હોય તો કેટલાક ડિઝાઇન નિયમનું ઉલ્લંઘન આપણે તેને સુધારવાનો પ્રયાસ કરીએ છીએ આ તે પ્રકારની પદ્ધતિઓ અથવા સાધનો છે જેનો ઉપયોગ આપણે ડિઝાઇન પર અંતિમ દેખાવ કરવા માટે કરીએ છીએ અને જો જરૂરી હોય તો ડિઝાઇનને સમાયોજિત કરીએ છીએ જ્યાં કેટલાક ઉલ્લંઘન જણાય છે હવે આગામી સપ્તાહો દરમિયાન આપણે VLSI ડિઝાઇનના અન્ય ખૂબ જ મહત્વના પાસા પર ધ્યાન આપ્યું માત્ર શારીરિક ડિઝાઇન જ નહીંઆ પરીક્ષણનું પાસું છે તેથી સપ્તાહ 9 દરમિયાન આપણે VLSI પરીક્ષણ સમસ્યા રજૂ કરી ખાસ કરીને ડિજિટલ સર્કિટ ડિઝાઇન અને પરીક્ષણડિજિટલ સર્કિટનું પરીક્ષણ આપણે જુઓ આપણે ઉલ્લેખ કર્યો છે કે કેવી રીતે ફોલ્ટ મોડેલિંગ આ પ્રક્રિયામાં ખૂબ મહત્વનું છે ઇક્વિવેલન્સ અને ડોમિનન્સ જેવા ખ્યાલોનો ઉપયોગ કરીને દોષોની સંખ્યા કેવી રીતે ઘટાડવી તેનો આપણે ઉલ્લેખ કર્યો છે પછી આપણે કેટલીક ફોલ્ટ સિમ્યુલેશન અલ્ગોરિધમ્સ પર જોયું જે પરીક્ષણ એન્જિનિયરો માટે ખૂબ ઉપયોગી સાધન છે આપણે કેટલાક અલ્ગોરિધમ્સ જેવા કે પેરેલલ ડિડકટીવ અને કોનકરંટ તરફ જોયું સપ્તાહ 10 દરમિયાન આપણે પરીક્ષણ પર આપણી ચર્ચા ચાલુ રાખી અને ટેસ્ટ પેટર્ન જનરેશનના કેટલાક મૂળભૂત ખ્યાલોને જોયા પછી આપણે ટેસ્ટિબિલિટી તકનીકો ખાસ કરીને સ્કેન પાથ પદ્ધતિ માટે ડિઝાઇન પર જોયું આપણે સીમા સ્કેન ધોરણોમાંથી એક ધોરણ જોયું અને છેલ્લે બિલ્ટ ઇન સેલ્ફ ટેસ્ટ ટેકનિક માં બાંધવામાં આવ્યું જ્યાં આપણે એક સર્કિટ ડિઝાઇન કરી શકીએ કે જેથી તે પોતે ચકાસી શકે તેથી સપ્તાહ 11 દરમિયાન આપણે લો પાવર VLSI ડિઝાઇનના કેટલાક પાસાઓ જોયા જે વર્તમાન સમયમાં VLSI ડિઝાઇનમાં પણ ખૂબ મહત્વ ધરાવે છે તેથી આપણે પાવર ગતિશીલ શક્તિ સ્થિર શક્તિ લિકેજ પાવરના વિવિધ સ્ત્રોતોની મૂળભૂત વિભાવનાઓ પર જોયું આપણે પાવર ઘટાડવા માટેની કેટલીક સામાન્ય તકનીકો પર ધ્યાન આપ્યું આપણે કેટલાક ગેટ્સ સ્તરની તકનીકો પર પણ જોયું કે આપણે કેવી રીતે બનાવી શકીએ કેટલાક ફેરફારો જેથી પાવર ઘટાડો શક્ય છે અને આ છેલ્લા સપ્તાહમાં આપણે કેટલીક આર્કિટેક્ચર લેવલ તકનીકો અને કેટલીક અલ્ગોરિધમિક લેવલ તકનીકો પર પણ જોયુંજ્યાં ઉચ્ચ સ્તરે પણ તમે જોયું છે કે જો આપણે કેટલીક તકનીકોનું પાલન કરી શકીએ ત્યારે પાવર ડિસીપેશનમાં કેટલીક નોંધપાત્ર બચત પૂરી પાડવી શક્ય છે જ્યારે આપણે છેલ્લે લેઆઉટ સ્તર સુધી આપણી ડિઝાઇનને સંશ્લેષણ કરીએ છીએ લેઆઉટ સ્તર સુધી બરાબર હવે વધુમાં કેટલીક પૂરક સામગ્રીઓ પણ આપવામાં આવશે જે પૂરી પાડવામાં આવી છેઆ પૂરક સામગ્રી વાસ્તવમાં કેટલાક વ્યાવસાયિક CAD સાધનો પર ભૌતિક ડિઝાઇન ઓટોમેશન પ્રક્રિયાના કેટલાક પ્રદર્શન પ્રદાન કરે છે તેથી અહીં આપણે ખાસ કરીને Cadence જેવા કેટલાક વ્યાવસાયિક CAD સાધનો પર ધ્યાન આપ્યું છે આપણે ભૌતિક ડિઝાઇન પ્રક્રિયા પર બેકએન્ડ ડિઝાઇન પર ચોક્કસ ભાર મૂકતા કેટલાક ડિઝાઇન પ્રવાહ પર જોયું છે અને સ્થિર સમય વિશ્લેષણ અને સંબંધિત મુદ્દાઓ પર પણ ખાસ ભાર મૂક્યો છે તેથી વાણિજ્યિક CAD સાધનોનું આ એક્સપોઝર તમને આ CAD સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવવા માટે નહોતો પરંતુ તમને આ સાધનો કેવા દેખાય છે તેનો એક વિચાર અથવા સ્વાદ આપવા માટે હતો પરંતુ અલબત્ત જો તમે શીખવા માંગતા હો અથવા આ સાધનોમાં નિપુણતા મેળવો તમે આ પ્રારંભિક પ્રદર્શન પ્રવચનોનો ઉપયોગ તેના પર શરૂ કરવા માટે કરી શકો છો તમે એવી જગ્યાએ જઈ શકો છો જ્યાં આ પ્રકારના સાધનો ઉપલબ્ધ છે અને તેની એક્સેસ છે અને જુઓ કે ડિઝાઇન અને આ સાધનોનો ખરેખર ઉપયોગ કેવી રીતે કરવામાં આવ્યો છે તેથી એકવાર જ્યારે આપણે આ સાધનોનો ઉપયોગ કરીએ ત્યારે જ તમને સાધનની ક્ષમતાનો વાસ્તવિક અનુભવ થઈ શકે છે કારણ કે આમાંના મોટાભાગના સાધનો ખૂબ વ્યાપક અને વિશાળ છે આના તમામ પાસાઓને આવરી લેવાનું શક્ય નથી તેથી આ પૂરક સામગ્રી હતી અને અહીં મેં કેટલાક મુખ્ય સંદર્ભો VLSI ડિઝાઇન ઓટોમેશનનો ઉલ્લેખ કર્યો છે આપણે સંદર્ભ 1 અને 2 અને સંદર્ભ 4 નો ઉપયોગ કર્યો છે અને મુખ્યત્વે પરીક્ષણ માટે આપણે સંદર્ભ 3 નો ઉપયોગ કરીએ છીએ પરંતુ અલબત્ત તમે સમજી શકો છો કે આજકાલ ઇન્ટરનેટ પર ઘણા અન્ય સંદર્ભો ઉપલબ્ધ છે તમે ઇન્ટરનેટ પર એક નજર કરી શકો છો તમે ત્યાં ઉપલબ્ધ ઘણી બધી સામગ્રી જોઈ શકો છો તેથી હું કરીશમારે ફક્ત મર્યાદિત સંદર્ભનો ઉલ્લેખ કરીને તમને મર્યાદિત કરવા નથી માંગતા અને એમ કહીને કે તમે આનાથી આગળ જોતા નથી મેં કહ્યું કે આ ફક્ત સંદર્ભ માટે છે ત્યાં વધુ વ્યાપક અને અદ્યતન સામગ્રી છે અને તેઓ ઇન્ટરનેટ પર વેબ પર ઉપલબ્ધ છે મહેરબાની કરીને વેબની મુલાકાત લો તમે જે વિષયોને સમજવા અને શીખવા માંગો છો તે શોધો અને તમને વિષયોની વધુ ઊંડીસમજ મળશે તેમાંથી પસાર થવું છે આ કોર્સનો ઉદ્દેશ તમને આ વિષયોમાં નિષ્ણાત બનાવવાનો ન હતો ફક્ત તમને અસ્તિત્વમાં રહેલા કેટલાક પડકારોથી વાકેફ કરવા માટે હતોઆ માત્ર આઇસબર્ગની ટોચ છે જો તમને ખરેખર રસ હોય તો તમારે વધુ અભ્યાસ કરવાની જરૂર છે આ વિષયોના ઉંડાણમાં જાવ સંભવત CAD સાધનોનો ઉપયોગ કરવાનું શીખો કારણ કે તે ત્યાં છે જ્યાં તમે વાસ્તવમાં આ ડિઝાઇન ઓટોમેશનનો વ્યવહારમાં ઉપયોગ કરી રહ્યા છો અને હું માનું છું કે આ રીતે તમે સારા એન્જિનિયર અથવા નિષ્ણાત બની શકો છો તો આ ક્ષેત્રોમાં કહી શકાય તેથી આ સાથે આપણે આ કોર્સના અંતમાં આવીએ છીએ અને આ કોર્સમાં ભાગ લેવા બદલ આ કોર્સમાં નોંધણી કરાવવા બદલ હું તમારો બધાનો આભાર માનું છું અને હું નિષ્ઠાપૂર્વક આશા રાખું છું કે આ કોર્સ તમને શૈક્ષણિક રીતે અથવા વ્યવસાયિક રીતે અથવા અન્યથા કેટલીક મદદરૂપ બન્યો છે અને આપણે ખરેખર પ્રશંસા કરીએ છીએ કે જો તમે આ કોર્સ અંગેના તમારા પ્રતિભાવો ચર્ચા ફોરમ પર ઉપલબ્ધ કરી શકો જે અમારા માટે ખરેખર મદદરૂપ થશે જેથી આપણે આ કોર્સના કેટલાક વિભાગોને અપડેટ કરી શકીએ અથવા ભવિષ્યમાં કેટલાક સુધારા કરી શકીએ આવૃત્તિઓ જો તમે ભવિષ્યમાં ફરીથી આ કોર્સ ચલાવવાનું નક્કી કરો ફરી એકવાર તમારો ખૂબ ખૂબ આભાર